આ એન વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે અમે રિફ્લેક્ટર એન્ટેના સિસ્ટમ પર અમારી ચર્ચા ચાલુ રાખીએ છીએ છેલ્લા વ્યાખ્યાનમાં અમને રિફ્લેક્ટર એન્ટેના સિસ્ટમ મેળવવા માટે અભિવ્યક્તિ મળી છે અને ત્યાં આપણે જોયું છે કે ફીડ દ્વારા પ્રતિબિંબિત કિરણોનું અવરોધ છે અમારી પાસે પણ આપણે નિર્દેશ કરવું જોઈએ કે માત્ર અવરોધ જ નહીં ફીડ પણ વેરવિખેર કરે છે આ ફીડ અને તે એસેસરીઝ છે જેમ તમે અહીં ફીડ અને એસેસરીઝ જોઈ શકો છો આ અપેર્ચરમાંથી પ્રતિબિંબિત કિરણો કે જે આમાંથી છૂટાછવાયા છે તેથી તે ક્ષેત્રોના ક્રોસ ધ્રુવીકરણને પણ વધારે છે કારણ કે અપેર્ચર હવે જે ધ્રુવીકરણ આપે છે તે આ પ્રતિબિંબથી અસ્પષ્ટ થઈ જાય છે તેથી મોટા ક્રોસ ધ્રુવીકરણ પણ થાય છે તેથી સિસ્ટમોમાં જ્યાં સાઇડ લોબ્સ અને ક્રોસ પોલ 30 ડીબી નીચે અથવા વધુ ડાઉન રહેવાની ઇચ્છા હોય છે તેનાથી સમસ્યા ઉભી થાય છે ખરેખર ઘણા સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ્સ માટે 30 ડીબી ડાઉન આવશ્યક છે પછી રડાર વગેરે તેથી એક ઉપાય એ છે કે ઓફસેટ ફીડ માટે જવું હવે તમે આકૃતિ જોઈ શકો છો કે આ એક ઓફસેટ ફીડ છે આ પેરાબોલોઈડલ રેફલેક્ટર કોન્ટોરનો ચોક્કસ ભાગ કાપવામાં આવ્યો છે તેથી ફીડ વાસ્તવિક ક્ષેત્રમાં હાજર નથી અહીં પ્રતિબિંબીત ફીડ હાજર નથી અને ફીડ પણ નમેલું છે અગાઉ ફીડ આ તરફ નિર્દેશ કરતી હતી હવે ફીડ નમેલું છે તેથી અહીં તમે જુઓ છો કે તે એવું છે કે આ આમાંથી આ કિરણ છે અને આ તે મહત્તમ છે જે પ્રતિબિંબિત થઈ શકે છે તેથી આ અહીં આવે છે અને આ એક જાય છે અને તે અહીં આવે છે આનો અર્થ એ છે કે પ્રતિબિંબિત કિરણો ફક્ત આ ઝોનમાં અને આ ઝોનમાં તમે જોશો ફીડ અવરોધિત નથી તેથી આને ઓફસેટ પેરાબોલોઈડલ રેફલેક્ટર કહેવામાં આવે છે પરંતુ તેથી તેનો અર્થ એ છે કે પેરાબોલોઈડલ રેફલેક્ટર ના પરિપત્ર વિભાગને કાપી શકાય છે જેમ કે કેન્દ્રબિંદુ પ્રતિબિંબકના મુખ્ય બીમની બહાર આવેલું છે આ અવરોધિત કાર્યક્ષમતામાં સુધારો કરે છે પરંતુ રિફલેક્ટર અને ફીલ્ડ ક્રોસ ધ્રુવીકરણ વચ્ચેના સપ્રમાણતાને લીધે આ માટે સુધારણા કરવામાં આવતી નથી તેથી કેટલાક રેડિયો ખગોળશાસ્ત્ર એપ્લિકેશનોમાં સમસ્યા એ ફીડની રેડિયેશન પેટર્ન છે જે સામાન્ય રીતે પરાવર્તકની ધાર પર 0 પર જતા નથી તેનો અર્થ એ છે કે અહીં જુઓ કે પરાવર્તકની કિનારીઓ પરની ફીડ તેઓ સામાન્ય રીતે 0 પર જતા નથી તેઓ તેનાથી આગળ વધે છે હવે તેથી પરાવર્તક આકાશ તરફ નિર્દેશ કરે છે અને ફીડ જમીન તરફ નિર્દેશ કરે છે તેથી તે જમીનથી થર્મલ અવાજ પ્રાપ્ત કરશે જે સિસ્ટમની સંવેદનશીલતા ઘટાડે છે અને તે આ રેડિયો ખગોળશાસ્ત્રના લોકો માટે નિર્ણાયક છે કારણ કે તેઓ નથી ઇચ્છતા કે આ થર્મલ અવાજ ખરેખર તેમનો સંકેત એકલો રહેશે તે લગભગ અવાજ છે ત્યાં જો આ થર્મલ અવાજ આવે છે તો તેઓ શોધ કરી શકશે નહીં તેથી તેથી જ તેઓ આ સિંગલ ફીડ માટે જતા નથી તેથી તેઓ વિવિધ પસંદગીઓ માટે જાય છે ત્યાં એક જ ફીડ અને સિંગલ રિફ્લેક્ટર વગેરે છે તેથી ત્યાં ડ્યુઅલ રિફ્લેક્ટર એન્ટેના સિસ્ટમ છે તેથી ખરેખર આ પ્રકારનું ફીડ જે ક્લાસિકલ ફીડ છે જેને પ્રાઇમ ફીડ અથવા ફ્રન્ટ ફીડ કહે છે તેથી ફીડ પરાવર્તકની સામે છે તેથી બીજી સમસ્યા એ છે કે દેખીતી રીતે ફીડ માટે એક ટ્રાન્સમિશન લાઇન હશે તેથી ફીડથી ટ્રાન્સમીટર અથવા રીસીવર પર એક ટ્રાન્સમિશન લાઇન છે કારણ કે તમે આનો ઉપયોગ ટ્રાન્સમિટિંગ સિસ્ટમ અથવા રીસિવિંગ સિસ્ટમ માટે કરી શકો છો હવે તે અપેર્ચર ની પાછળ અથવા પરાવર્તકની નીચે મૂકવામાં આવશે આ લાંબી ટ્રાન્સમિશન લાઇનની આવશ્યકતા છે જે નોંધપાત્ર નુકસાન પણ કરી શકે છે હવે કેટલીકવાર ટ્રાંસ્મીટર અથવા રીસીવર જે આ ફીડ પછી સીધા મૂકવામાં આવે છે પરંતુ પછી અવરોધ ફરીથી વધે છે સામાન્ય રીતે આ રીફ્લેક્ટર સિસ્ટમ્સ પણ બહાર મૂકી દેવામાં આવે છે તેથી બહાર ટ્રાન્સમીટર અથવા રીસીવર મૂકવાથી ઠંડકની સમસ્યા થાય છે અને અન્ય સમસ્યાઓ પણ તેથી જ આ પ્રાઇમ ફીડ અથવા આ ફ્રન્ટ ફીડ ખૂબ જ વ્યવસ્થિત સિસ્ટમોમાં છે જેનો તેઓ ઉપયોગમાં લેતા નથી પરંતુ તમે તમારા હોમ ટ્રાન્સમિશન ડીટીએચ ટ્રાન્સમિશન માં જોશો આ એક પ્રમાણભૂત વસ્તુ છે કારણ કે આપણી સિસ્ટમ્સ વ્યવસ્થિત નથી અમારી પાસે પૂરતો સિગનલ ઉપલબ્ધ છે અને આ નુકસાનની કાળજી તે જ વસ્તુ દ્વારા લેવામાં આવે છે તેથી જ આપણે જોશું કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યાં અચાનક સિગનલ જાય છે મને લાગે છે કે આ ફૂટબોલ વર્લ્ડ કપ મેચોમાં તમે પણ જોયું હશે કે વરસાદના કારણે ક્યારેક સિગ્નલ જાય છે તેથી તેઓ ખરેખર તે સમયે શું કરે છે કે તે નુકસાનને દૂર કરવા માટે વધુ પાવર આપે છે અને પછી થોડા સમય પછી તમે તેને મેળવી શકો છો જો તે વ્યવસ્થા કરવામાં આવે તો વગેરે તેથી આ વ્યવસ્થિત સિસ્ટમ માટે ઉપયોગ કરવા પ્રેરે છે ડ્યુઅલ રિફ્લેક્ટર એન્ટેના સિસ્ટમ્સ આ વ્યાખ્યાનનો વિષય હશે અહીં આપણે ફક્ત ગુણાત્મક તરંગ ઇચ્છા કરીશું કારણ કે આ દરેક વસ્તુ તેના પોતાના વિષય પર છે અને આ ઘણા કલાકોનું વિશ્લેષણ કરવામાં ઘણી વાર લે છે તેથી અમે તે કરીશું નહીં તેથી અમે ફ્રન્ટ ફીડ અથવા પ્રાઇમ ફીડ દ્વારા ફીડ દ્વારા કિરણોને અવરોધિત કરવા વિશે પહેલાથી ચર્ચા કરી છે પછી અમે થર્મલ અવાજની સમસ્યા વિશે ચર્ચા કરી છે પછી અમે ટ્રાન્સમિશન લાઇન લોસ વિશે ચર્ચા કરી છે હવે અમે મધ્યવર્તી વર્ગોમાં સંકલનની ભૂમિતિના આપણા જ્ જ્ઞાન થી જાણીએ છીએ કે સંબંધિત અક્ષ વિશે ફરતા અને લંબગોળ અથવા હાયપરબોલા દ્વારા બનાવવામાં આવેલા પરાવર્તકો વિવિધ શંકુ વિભાગો બનાવી શકે છે તેથી લંબગોળ જો તે આ અક્ષ વિશે ફેરવાય છે તો આપણને લંબગોળ મળે છે તેથી લંબગોળ એ બે પરિમાણીય વસ્તુ છે પરંતુ જો તે ફેરવાય છે તો આપણને એલિપ્સોઇડ નામનો વિભાગ મળે છે તે જ રીતે હાયપરબોલા જો તે ફેરવાય છે તો આપણે હાયપરબોલોઇડ મેળવીએ છીએ પહેલેથી જ આપણે પેરાબોલા જોયું છે કે જો તે ફેરવાય છે તો આપણે પેરાબોલાઇડ મેળવીએ છીએ હવે આનું મહત્વ કે શા માટે આપણે અહીં આવી રહ્યા છીએ કારણ કે આ રચનાઓમાં બે કેન્દ્રીય બિંદુઓ છે તેથી ફીડ એક ફીડ પોઇન્ટ પર મૂકી શકાય છે જે બીજું કેન્દ્રીય બિંદુ પેરાબોલિએડલ રિફ્લેક્ટરના ફોકલ પોઇન્ટ સાથે સુસંગત બની શકે છે તમે જુઓ છો કે મેં જે કહ્યું હતું તે છે કે તમે આને લંબગોળ કહી શકો કે તમારી પાસે બે કેન્દ્રીય બિંદુઓ A અને B છે તેથી માની લો કે હું અહીં ફીડ લગાવીશ હવે આ કિરણો એવી છે કે તે અહીં કિરણોને કેન્દ્રિત કરી રહી છે તે પ્રાપ્ત કરવાની સિસ્ટમ છે તેથી સમાંતર કિરણો અંતરની વસ્તુઓમાંથી આવતા હોય છે તે પછી તેઓ અન્ય ધ્યાન કેન્દ્રિત કરે છે A પર ધ્યાન કેન્દ્રિત કરે છે અમે તેને આ લંબગોળ પર પડવાની પ્રક્રિયાની મંજૂરી આપીએ છીએ તેથી તેઓ હવે ફીડ માટે આવશે તેનો અર્થ એ કે હું આ વસ્તુને તે જ રીતે મૂકી શકું છું અહીં બીજી વસ્તુ કે ધારો કે આ જ વસ્તુ આવી રહી છે અને અહીં તેનો અર્થ એ કે અહીં આપણે ધ્યાન કેન્દ્રિત કર્યા પછી અમે તેને ફરીથી લંબગોળ દ્વારા પ્રતિબિંબિત કરવાની મંજૂરી આપી રહ્યા છીએ અહીં તે બાબત છે કે તે અન્ય વિપ વસ્તુ પર કેન્દ્રિત છે અને તે પ્રતિબિંબિત થાય છે અને ફીડ માટે આવે છે હવે આ એ પેરાબોલાઇડથી ખૂબ નજીક છે આ બી પેરાબોલાઇડથી ખૂબ અંતર હતું તેથી આ તમારી પસંદગીઓ છે હવે આ સિસ્ટમોને ગ્રેગોરિયન સિસ્ટમો કહેવામાં આવે છે ખરેખર આ બધા ઓપ્ટિક્સમાં હાજર છે ખરેખર જ્યારે તે સમયે લેન્સ વિકસિત કરવામાં આવ્યાં હતાં ત્યારે એક નામના પ્રખ્યાત ઓપ્ટિશીયન ગ્રેગોરિયન ગ્રેગરી તે એક નામ છે તેથી તેઓ ગ્રેગોરીઅન સિસ્ટમમાં એલિપ્સોઇડલ સબરીફલેક્ટર્સનો ઉપયોગ કરે છે તેથી તમે સારાંશ આપી શકો છો કે ફીડમાંથી કિરણો સબરીફલેક્ટર્સ દ્વારા પ્રતિબિંબિત થાય છે તેથી તેને સબરીફલેક્ટર્સ કહેવામાં આવે છે એનો અર્થ એ છે કે તમે જુઓ છો કે આ અમારું બીજું સબરીફલેક્ટર્સ છે તેથી આ મુખ્ય વસ્તુ છે પેરાબોલોઇડ પરાવર્તક પરંતુ આ સબરીફલેક્ટર્સ લંબગોળ છે તે પણ સબરીફલેક્ટર્સ લંબગોળ છે તેથી ગ્રેગોરીઅન સિસ્ટમમાં ફીડમાંથી કિરણો સબરીફલેક્ટર્સ દ્વારા પ્રતિબિંબિત થાય છે અને તે સ્થળે ધ્યાન કેન્દ્રિત કરે છે જે તેમને ચાલુ રાખવા દેવામાં આવે છે અને સમાંતર બનવા માટે પેરાબોલાઇડથી પ્રતિબિંબિત થાય છે હવે ત્યાં બીજી સિસ્ટમ છે જે હાઈપરબોલાનો ઉપયોગ કરે છે અને તેને કેસેગ્રીન સિસ્ટમ કહેવામાં આવે છે ત્યાં સબરીફલેક્ટર્સ કરનાર ફરીથી કેસેગ્રીન એક વૈજ્ઞાનિક હતા તેથી તેના નામ પર આ વસ્તુ કેસેગ્રેન સિસ્ટમમાં આકૃતિ બતાવે છે કેસેગ્રીન સિસ્ટમ ફીડમાંથી કિરણો કેન્દ્રમાં ફેરવવાને બદલે સબરીફલેક્ટર્સ દ્વારા પ્રતિબિંબિત થાય છે જે ગ્રેગોરીઅનમાં બન્યું હતું પરંતુ અહીં ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેઓ પેરાબોલાઇડ પર પડે છે અને સમાંતર કિરણ પેદા કરે છે તેથી તે કિરણો અહીં કોઈ પણ તબક્કે મળતા નથી કારણ કે હાયપરબોલાસ વસ્તુઓ છે હવે કાસેગ્રેઇન સિસ્ટમના હાયપરબોલિઇડ સબરેલેક્ફેક્ટરમાં તેના બહિર્મુખ તબક્કાના અંતર પેરાબોલિઇડ અથવા અંતર્મુખ તબક્કાના અંતર પેરાબોલિઇડ હોઈ શકે છે તેથી આ સિસ્ટમોનું વિશ્લેષણ કરી શકાય છે આ અવરોધ સાથે આપણે કહી શકીએ કે અપેર્ચર કિરણોનું અવરોધ ગ્રેગોરીઅનની તુલનામાં કાસેગ્રેઇનમાં ઓછું છે ફીડ અને રીસીવર અને ટ્રાન્સમીટર પણ પ્રાથમિક પરાવર્તકની પાછળ મૂકી શકાય છે પેટા પરાવર્તક અને મુખ્ય પરાવર્તકના શિપિંગની સામાન્ય માત્રા પણ વધુ એકરૂપ અપેર્ચર ક્ષેત્રનું વિતરણ કરવા માટે થઈ શકે છે તેથી ઉચ્ચ કાર્યક્ષમતા શિપિંગ દ્વારા મેળવવામાં આવે છે એકલા સબરેલેક્ફેક્ટર ઇચ્છિત અસર પ્રાપ્ત કરી શકે છે જેમ કે પરાવર્તકો શિપ્ડ રિફ્લેક્ટર તરીકે ઓળખાય છે સામાન્ય રીતે કેસેગ્રીન રિફ્લેક્ટર માટે ફીડ અનુકૂળ સ્થિતિમાં હોય છે કારણ કે તમે જોઈ શકો છો કે ફીડ અહીં છે અને ખરેખર તેથી ફીડ તમે જોઈ શકો છો કે ફીડ આકાશ તરફ જોતું નથી ફીડ જેવો દેખાઈ શકે છે ફીડ પેરાબોલાઇડની જેમ આકાશ તરફ જોઈ રહ્યો છે તેથી તે જમીન માંથી અવાજ એકત્રિત કરી રહ્યો નથી તેથી હવે સ્પિલ ઓવર અને નાના લોબ લોસની અનુકૂળ સ્થિતિમાં ઘટાડો છે બીમ ને સ્કેન કરવા અથવા વિસ્તૃત કરવાની ક્ષમતા પ્રતિબિંબિત માંથી કોઈ એક ને ખસેડીને કરી શકાય છે તેથી આ એક બીજી બાબત છે કે જે તમારી પાસે વધુ રમત છે કારણ કે જ્યાં અમે તમારી પાસે વધુ બે વસ્તુઓ હોવાથી તમારું સબરેલેક્ફેક્ટર અથવા પેરાબોલિઇડ રિફ્લેક્ટર મૂકીશું તેથી મને લાગે છે કે ત્યાં કેટલાક ઓફસેટ છે આ તે નથી આ એક ઓફસેટ કેસેગ્રાઇન ડ્યુઅલ રિફ્લેક્ટર એન્ટેના સિસ્ટમ છે તેથી તમે જોશો કે ફીડ જમીન તરફ જોતો નથી અને તેથી ફીડ છે આ પેરાબોલોઇડ આકાર આપી શકાય છે તેથી હવે કુલ કિરણને તે ન તો હાઈપરબોલોઇડ દ્વારા અવરોધિત કરે છે અથવા તો આ ફીડ દ્વારા અવરોધિત નથી અહીં ફીડને પરાવર્તકની પાછળ પણ મૂકી શકાય છે તમે ખરેખર આ વસ્તુ મૂકી શકો છો જો તમે આ ફીડને યોગ્ય રીતે આકાર આપો તો પેરાબોલોઇડ પરાવર્તકની પાછળ પણ મૂકી શકાય છે સબરેલેક્ફેક્ટર અપેર્ચર કંપનવિસ્તાર વિતરણને સ્વતંત્ર રીતે નિયંત્રિત કરી શકાય છે અને શેપિંગ થી આ પેરાબોલોઇડ રિફ્લેક્ટર અપેર્ચર ફેઝ ડિસ્ટ્રીબ્યુશન ને સ્વતંત્ર રીતે નિયંત્રિત કરી શકાય છે ખરેખર આ એક જ પરાવર્તક પ્રણાલીમાં મુખ્ય વસ્તુ છે જે એમ્પલીટ્યુડ ડિસ્ટ્રીબ્યુશન અને અપેર્ચર ફેઝ ડિસ્ટ્રીબ્યુશન બંનેને આપણે નિયંત્રિત કરી શકતા નથી ખરેખર બધું જ ફીડની પાવર પેટર્ન દ્વારા નક્કી કરવામાં આવે છે પરંતુ અહીં આ બંને તદ્દન સ્વતંત્ર છે ખરેખર સબરેલેક્ફેક્ટર અપેર્ચર એમ્પલીટ્યુડ ડિસ્ટ્રીબ્યુશનસ્વતંત્ર રીતે નિયંત્રિત કરે છે તેથી ત્યાં કાંઈ પણ ટેપર વગેરે મારે આપવાની જરૂર છે તેનો અર્થ એ છે કે સાઇડ લોબ માટે જે કરવું છે એ હું સબરેલેક્ફેક્ટર સાથે રમીને કરી શકું છું અને મુખ્ય પરાવર્તક અથવા પેરાબોલોઇડ પરાવર્તક કે જે અપેર્ચર ફેઝ ડિસ્ટ્રીબ્યુશનને ખરેખર નિયંત્રિત કરે છે તેથી તે સ્વતંત્ર રીતે નિયંત્રિત કરી શકાય છે તેનો અર્થ એ છે કે ક્રોસ પોલ સમસ્યા જે હું સરળતાથી પેરાબોલોઇડ સાથે રમીને ઉકેલી શકું છું તેથી આ બે સ્વતંત્ર વસ્તુઓ તેને ખૂબ લોકપ્રિય બનાવે છે ખરેખર ગ્રેગોરિયન સિસ્ટમોની તુલનામાં કેસેગ્રેન સિસ્ટમ્સવધુ લોકપ્રિય છે તેથી ખરેખર આ ટેલિસ્કોપમાંથી છે આ વિચારો માઇક્રોવેવ એન્ટેનામાં આવ્યા છે અને જેમ મેં કહ્યું હતું કે અહીં ઓપ્ટિકલ કાયદા પણ સારા છે તેથી આ સિસ્ટમોનું વિશ્લેષણ કરવા માટે પેરાબોલોઇડ પરાવર્તક સમાન વિશ્લેષણ તકનીકનો આપણે વિશ્લેષણ કર્યું છે તે રીતે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને આશા છે કે તમારામાંના કોઈપણને જે તમને રુચિ છે તે તમે જોઈ શકો છો કે આ એકવાર તમે જાણતા હશો કે પેરાબોલોઇડ પરાવર્તક વિશ્લેષણ કર્યા પછી તમે ફક્ત બેસીને પુસ્તકો જોઈ શકો છો કે તે જ તકનીકનો ઉપયોગ થાય છે તેથી તેની સાથે અમે આ અપેર્ચર એન્ટેનાની બાબતોનું તારણ કાઢીયે છીએ પરંતુ અહીં આપણે અપેર્ચર શોધવા માટે એક નવી તકનીક શીખી છે જે ફોરિયર ટ્રાન્સફોર્મ ટેક્નિક છે પરંતુ એક સમસ્યા હું કહીશ કે આપણે જોયું છે કે આ તકનીકી દ્વારા કેટલાક અપેર્ચર એન્ટેનાનું સરળતાથી વિશ્લેષણ કરી શકાય છે એટલે કે જો તમે પ્લેન પરના ક્ષેત્ર વિતરણને જાણતા હોવ તો તમે તેને સરળતાથી શોધી શકો છો પરંતુ તમે જોશો કે તમારી પાસે વક્ર સપાટી છે તો માની લો કે તમારી પાસે એક સિલિન્ડર છે કે જેના પર તમારી પાસે અપેર્ચર કટ અથવા કોઈ ગોળા છે જેના પર અપેર્ચર કટ છે ત્યાં તમે આ તકનીક મૂકી શકતા નથી કારણ કે ત્યાં તમે ક્ષેત્ર શોધી શકતા નથી તેવી જ રીતે બીજી વસ્તુ ધારો કે મારી પાસે છે વેવગાઇડ ટોપ વોલ છે અને ત્યાં મેં એક સ્લોટ કટ કર્યો છે હવે ત્યાં ક્ષેત્રનું વિતરણ શું છે મને ખબર નથી કારણ કે હું ટ્રાંસવર્સ પ્લેનમાં ક્ષેત્ર વિતરણ જાણું છું પરંતુ ત્યાં ટોચની દિવાલ પર ક્ષેત્ર શું હશે હું આ વસ્તુમાંથી સીધા જ શોધી શકતો નથી પરંતુ ત્યાંના વાસ્તવિક ઇલેક્ટ્રિક ક્ષેત્રને જાણવાનું તમે જોશો તેથી આ પદ્ધતિ જે અપેર્ચર ક્ષેત્રનું વિતરણ શું છે તેથી જો તમે અપેર્ચર ક્ષેત્રને જાણો છો પરંતુ હંમેશાં તે જાણીતી નથી હોતી તેથી અમે એક સામાન્ય તકનીક જોશું કે જેના દ્વારા તમે શોધી શકો છો અને તે તકનીક પર આધારિત હશે જેનો ઉપયોગ અમે વાયર એન્ટેના માટે કર્યો છે કે ત્યાં આપણે જોયું છે કે વાયર પર કરન્ટ શું છે હવે વાયર અપેર્ચર અથવા કોઈપણ એન્ટેના જનરલ એન્ટેના તે આપણે કરી શકીએ છીએ એન્ટેના પર એક કરંટ અપેર્ચર માટે શોધી શકીએ આપણે કરંટ શોધી શકીએ કે આપણે ક્ષેત્રને જાણીએ છીએ હવે અમારા ક્ષેત્રો અને પ્રવાહો જે કંઈક થી સંબંધિત છે અમે જોશું કે ખરેખર તે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રોના તેના પ્રસાર અને તેના ગુણધર્મોને આભારી છે કે ક્ષેત્રો માટે પણ આપણે વર્તમાન પ્રકારની કેટલીક વસ્તુઓ મેળવી શકીએ છીએ અને તે પછી અમે કહી શકીશું કે જો તમારી પાસે કોઈપણ પ્રકારનો એન્ટેના છે તો તે વાયર એન્ટેના હોય અથવા કોઈ વસ્તુ જો હું જાણું છું કે અંશત હું વાયર દ્વારા કન્ડક્શન કરંટ જાણું છું કે અપેર્ચર ત્યાંથી ફેલાઈ રહ્યો છે મને તે ક્ષેત્ર ક્યાં તો ઇલેક્ટ્રિક ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર અથવા કંઈક એવું છે જે આપણે અમુક સામાન્ય પ્રવાહ શોધી શકીએ છીએ અને તેમાંથી આપણે શોધવા માટેની સામાન્ય પદ્ધતિ બનાવીશું દૂર ના ક્ષેત્ર નું કિરણોત્સર્ગ શું છે આપણે ક્યારેક અન્ય ક્ષેત્રો પણ શોધી શકીએ છીએ પરંતુ સામાન્ય રીતે આપણને દૂરનાં ક્ષેત્રમાં રસ હોય છે તેથી ઓછામાં ઓછું દૂર ક્ષેત્ર આપણે હંમેશાં શોધી શકીએ છીએ કે તે એક સામાન્ય તકનીક હશે જે અમારા આવતા અઠવાડિયાની વસ્તુની થીમ હશે